અમારા કાર્યને સરળ બનાવવા માટે હાઇડ્રોલિક પાવરની ગણતરી કરીએ કારણ કે આપણી પાસે ઘણા પગલાઓ છે અમારી પાસે 1 2 3 થી 10 પગલાઓ છે જે હાઈડ્રોલિક પાવર મેળવવા માટે આપણે ત્યાંથી પસાર થવાની જરૂર છે મેં તેમને ઓક્ટાવે સ્ક્રિપ્ટ ફાઇલમાં મૂક્યા છે હું ફક્ત તે સમજાવું છું અને પછી હું તેને અન્વેષણ કરવા માટે તમારી પાસે છોડીશ અને હું સ્ક્રિપ્ટ ફાઇલને રિસોર્સ સેક્સનમાં પણ રાખીશ તો મારી પાસે અહીં છે આ એક ટેક્સ્ટ ફાઇલ છે નામ જુઓ હાઇડ્રોલિક પાવર m છે તે એક m ફાઇલ છે જે ઓક્ટેવમાં ખોલી શકે છે અને ઓક્ટાવે ચલાવી શકે છે તમે સંભવત નાના ફેરફારો અને વાક્યરચના સાથે તેને MATLAB માં પણ વાપરી શકો છો પરંતુ આવશ્યકરૂપે તે ઓક્ટવ માં સારી રીતે કાર્ય કરવા સક્ષમ હોવું જોઈએ તેથી આ ફાઇલ પાણીને પંપ કરવા માટે જરૂરી હાઇડ્રોલિક શક્તિની ગણતરી કરે છે બધા ચલો સાફ કરીને મેં સ્ક્રિપ્ટને 3 મુખ્ય ભાગોમાં વહેંચી છે પ્રથમ ભાગ એ સ્પષ્ટીકરણો છે તમારે ક્ષેત્ર અને વપરાશકર્તાઓ પાસેથી લેવાયેલી ઇનપુટ વિશિષ્ટતાઓ આપવી પડશે પછી કેટલાક એકમ રૂપાંતર છે તમે જુઓ છો કે બધી ઇનપુટ સ્પષ્ટીકરણો SI એકમોમાં નથી તે એટલા માટે છે કે વપરાશકર્તા એકમના ચોક્કસ સમૂહમાં વાતચીત કરે છે જેમ કે મેં ડીસ્ચાર્જ વોલ્યુમ કહ્યું તેમ છતાં આપણે આખરે વ્યક્ત કરવાની જરૂર છે મી3 અને સૂત્રોનો ઉપયોગ કરો SI યુનિટમાં વિવિધ સમીકરણો ઇનપુટ પાસે ડિસ્ચાર્જ વોલ્યુમ માટે લિટરના રૂપમાં હોય છે કેટલીકવાર તે ડિસ્ચાર્જ રેટ માટે લિટર સેના રૂપમાં હોય છે સક્શન હેડ ડિલિવરી હેડ જેવી લંબાઈ મોટાભાગે ફીટમાં આપવામાં આવે છે અને પાણીને વહન કરતી પાઇપનો વ્યાસ મોટાભાગે ઇંચમાં આપવામાં આવે છે તેથી આ તે છે જેને તમે સામાન્ય વપરાશ કહેશો તેથી તે પડોશમાં સામાન્ય સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા એકમોમાં વપરાશકર્તા ઇનપુટ્સ મેળવવામાં તમે તેને લો અને રૂપાંતર કરો તમારે એકમ રૂપાંતર કરવું પડશે કે બધું SI એકમોમાં વ્યક્ત થાય છે અને પછી તમે હાઇડ્રોલિક સમીકરણો લાગુ કરો છો પછી મારી પાસે ચોથો ભાગ છે જે ડીસ્પ્લે છે તેથી તમે તેમને યોગ્ય સ્વરૂપમાં પ્રદર્શિત કરો છોતેથી હું તમને ફક્ત આ સ્ક્રિપ્ટ સમજાવીશ જેથી તમે જ્યારે તમે તેને અન્વેષણ કરવા માંગતા હો ત્યારે ઉપયોગમાં લેવાનું અનુકૂળ રહેશે તેથી મારી પાસે અહીં QL છે QL એ લિટરમાં ડીસ્ચાર્જ વોલ્યુમ છે કારણ કે મોટાભાગનો સમય આપણે લીટરમાં મેળવીએ છીએ dt એ ΔT છે તે સમય ડીસ્ચાર્જ સમય છે વ્યાસ એ પાઇપનો આંતરિક વ્યાસ છે તે સામાન્ય રીતે ઇંચમાં આપવામાં આવે છે તેથી તમારે તેને મીટરમાં કન્વર્ટ કરવું પડશે Lf પાઇપની કુલ એકંદર લંબાઈ છે જેમાં આડી ભાગ ઊભા અને આડા ભાગ આવે છે υ કાઇનેટિક વિસ્કોસીટી છે તમારે સાયન્સ કોષ્ટકો પર ધ્યાન આપવું પડશે તે તાપમાનનું કાર્ય છે તેથી 20 ° સે પર તે 1 × 10 6 મી2 સેકંડ છે 50 ° સે પર મેં અગાઉ ઉલ્લેખ કર્યો છે કે તે 0 55 × 10 6 મી2 સેકંડ છે તેથી કાઇનેટિક વિસ્કોસીટીનું મૂલ્ય મેળવવા માટે સાયન્સના કોષ્ટકો પર ધ્યાન આપો ε એ સપાટીની બમ્પની ઊંચાઇ છે hfs એ ફીટમાં સબસેક્સન હેડ છે hdf એ ફીટ માં આપેલ ડિલિવરી હેડ છે g એ ગુરુત્વાકર્ષણને લીધે પ્રવેગક છે અને 𝜌 પ્રવાહીની ઘનતા છે અહીં તે પાણી છે જે 1000 કિગ્રા મી3 છે હવે અમે એકમ રૂપાંતર પર આવીએ છીએ તેથી એકમ રૂપાંતરમાં Q ડિસ્ચાર્જ વોલ્યુમને લિટરથી મીટર ક્યુબમાં બદલવું પડશે તેથી તે QL છે જે 1000 લિટર દ્વારા વ્યક્ત થાય છે તે તમને મીટર ક્યુબમાં ડિસ્ચાર્જ વોલ્યુમ આપશે d આંતરિક વ્યાસ તમે તે મૂલ્ય લો જે ઇંચમાં 25 4 1000 માં આપવામાં આવે છે તેને મીટરમાં રૂપાંતરિત કરશે ક્ષેત્રફળ πd24 છે જો તમે મીટરમાં મૂલ્ય d લેશો તો એ મેટર સ્ક્વેર હશે આડા ભાગ સહિત કુલ પાઇપ લંબાઈ જે Lf દ્વારા ફીટમાં આપવામાં આવે છે તેને 12 × 25 4 1000 પરિબળ સાથે ગુણાકાર કરીને મીટરમાં ફેરવો hs મીટરમાં સેક્શન હેડ એ જ રીતે ડિલિવરી હેડ માટે hsf સેક્શન હેડ 12 ગુણ્યા 25 4 1000 માં રહેશે એકવાર તમે એકમોને કન્વર્ટ કરી લો હવે બધું એકમની SI સિસ્ટમમાં છે તમે હવે હાઇડ્રોલિક સમીકરણો લાગુ કરી શકો છો ed એ રફનેસ રેશિયો છે જે ε d અને d બરાબર છે જો તે મીટરમાં હોય તો તેને મીમીમાં વ્યક્ત કરવા માટે 1000 સાથે ગુણાકાર કરો કારણ કે ε મીમી છે અને રફનેસ ગુણોત્તર મેળવવા માટે મીમીમાં d પણ છે Q ડોટ એ Q dt છે જો તમે મી3 માં Qનો ઉપયોગ કરો છો તો Q dt એ મીટર ક્યુબ પ્રતિ સેકંડ હશે u એ Q ડોટ ભાગ્યા A છે પછી રેનાલ્ટ નંબર જે u×dυ છે એકવાર તમારી પાસે તે બધું થઈ ગયા પછી તમે હવે કોલબ્રૂક ફંક્શનનો ઉપયોગ કરી શકો છો જે આપણે ઘર્ષણ પરિબળ મેળવવા માટે અગાઉ વિકસિત કર્યું છે કોલબ્રુક ફંકશનના ઇનપુટ્સ રેનોલ્ડ્સ નંબર અને રફનેસ રેશિયો હશે એકવાર તમારી પાસે ફિક્શન ફેક્ટર હોય પછી તમે ડાર્સી વિઝબાચ ઇક્વેશન f ldu22g નો ઉપયોગ કરીને ફિકશન લોસને લીધે હેડ મેળવી શકો છો એકવાર ફિક્સન લોસને લીધે હેડ પ્રાપ્ત થઈ જાય પછી કુલ ડાયનામિક હેડ પ્રાપ્ત થાય છે જે ડિલિવરી હેડ વત્તા સક્શન હેડ વત્તા છે જે ફિક્સન લોસ ના લીધે મીટરમાં છે પછી હાઇડ્રોલિક પાવર 𝜌 ગુણ્યા g ગુણ્યા Q ડોટ ગુણ્યા કુલ ડાયનામિક હેડ છે તેથી આ રીતે તમે ઓક્ટેવમાં યોગ્ય સ્ક્રિપ્ટીંગ દ્વારા હાઇડ્રોલિક પાવરનો અંદાજ લાવાની અથવા પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરી શકો છો અને પછી તમે જે મૂલ્યો જોવા માંગો છો તે આઉટપુટ કરી શકો છો તેથી મેં fprintf અને પ્રથમ સ્પષ્ટીકરણોનો ઉપયોગ કર્યો છે સ્પષ્ટીકરણોથી સંબંધિત તમામ ચલો વપરાશકર્તા એકમો અને SI એકમોમાં તમે બંને વ્યક્ત કરી શકો છો જેથી તમે તુલના કરી શકશો અને પછી રફનેસ ગુણોત્તર જેવા હાઇડ્રોલિક ચલ બધા SI યુનિટ્સમાં ડિસ્ચાર્જ રેટ પાઇપ ફ્લુઇડ વેગ રેનોલ્ડ્સ નંબર ફિકશન ફેક્ટર ફિકશન લોસને લીધે હેડ કુલ ડાયનામિક હેડ હાઇડ્રોલિક પાવર અને એનર્જી છે તેથી આ બધી બાબતો ફક્ત આમાં મેળવી શકાય છે બોર વેલ ઉદાહરણ કે જેની હમણાં આપણે ચર્ચા કરી છે મેં તે કિંમતો અહીં મૂકી છે અને મારે શું કરવાનું છે હાઇડ્રોલિક પાવર હું ચલાવીશ તમને મળશે આઉટપુટ તમે જુઓ છો કે અમે લગભગ 6000 વોટની ગણતરી કરી હતી હાઇડ્રોલિક પાવર આવશ્યકતા તે તમને મળ્યું છે તમારી પાસે અહીં વિવિધ પરિમાણો પ્રદર્શિત થાય છે તેથી હું આ તમારા પર છોડીશ હું સ્ક્રિપ્ટ ફાઇલને સ્રોત સેસનમાં છોડીશ તમે તેને રન કરવા માટે મુક્ત છો અને પછી તેને લાગુ કરવાનો પ્રયાસ કરો અને વિવિધ સ્થાપનો માટે હાઇડ્રોલિક શક્તિ શોધવા માટે થાય છે